સ્વાગત છે તમારું આ આપનો 32 મો લેકચર છે અને આપણે આમાં આપણે ડબલ ઇનટીગ્રલ્સ પર આપણી ચર્ચા ચાલુ રાખીશું અને ખાસ કરી ને આજે આપણે એક ગણા મહત્વના મુદ્દા ડબલ ઇનટીગ્રલ્સચેન્જ ઓફ વેરીએબલ્સ પર ચર્ચા કરીશું તોપાછલા વ્યાખ્યાન માં આપણે ડબલ ઇનટીગ્રલ્સ ને પોલર રૂપ માં જોયું હતું અને આપનો વિચાર હતો આવા ઇનટેગરલ ના ડોમેન ને નાના રીજિયનો માં ફેરવવાનો આ ડેલ્ટા i જેને આપણે અહિયાં સૂચિત કર્યો છે આ વિસ્તાર ના નાના ભાગ માટે અને જે ડેલ્ટા થેટા નો r ગણો થતો હતો અહી નો કોણ ડેલ્ટા થેટા હતો અને r એ અહિયાં થી લઇ ને સર્કલ ના આર્ક સુધી ની રેડીઅસ છે અને આ કેસ માં આપનો વિચાર હતો કે જો અહિયાં કાઅર્તેસિયન કો ઓર્ડીનેટ માં ઇનટીગ્રલ હોત તો આપણે તેને પોલર કો ઓર્ડીનેટ માં ફેરવતા આ વેલ્યુ બદલી ને x અને y ને rcos અને rsin અને આ dx dy બની જશે r dr dθ તો આપણે xyમાંથી r θમાં કો ઓર્ડીનેટ બદલ્યા ને છે તો આ સંબંધ થી x એ rcos અને y એ rsin છે તો આ એક જોરદાર અવેજી હતીપણ મૂળભૂત વ્યાખ્યા ની મદદ થી આપણે જોયું છે કે r નો રોલ શુ છે એટલે જ આ ખાલી વેરીએબલ્સ ની અવેજી નથી જેમ કે x અને y થી rcos અને rsin પરંતુ અહિયાં r વેક્ટર દેખાઈ છે અને પછી આપણી જોડે r dr dθ છે અને એની જોડે પછી rછે અને હવે આપણે r અને ની લીમીટ મુકવી પડશે તો હવે આપણે એક જનરલ કેસ જોશું જેમાં આપણે કાઅર્તેસિયન થી પોલર કો ઓર્ડીનેટ માં ફેરવી ને સ્થિતિ જોઈશું પણ જો આપણે કોઈ પણ બીજા પ્રકાર ના વેરીએબલ્સ ને બદલશું ને આ પરિબળ સાથે કઈ રીતના સોદો કરવો એ આજના લેકચર માં આપણે જોશું ફરી યાદ કરીએ જો આપણી પાસે સિંગલ ઇનટેગરલabfdx હોઈ અને આપણે એક નવા વેરીએબલ ને મૂકશું તો x એટલે અહિયાં tતો આ સંબંધ જોતા xg તો હવે આપણે શુ કરીએ તો હવે આપણું dx શુ થશે તો dx થશે gdt અને પછી આપણે x ની જગ્યા એ g મુકીએ તો dx થશે gdt અને પછી એના કરસપોનડીંગ લીમીટ આપણે અહી દેખાશે તો હવે આપણી જોડે કરસપોનડીંગ લીમીટ છે t માટે અને x ની જગ્યા એ g અને આપણી પાસે છે gdt તો અહિયાં બીજું કૈઈક છે જે સિંગલ ઇનટેગરલ માં હતું અને એ છે g પ્રાયમ જે g નો ડેરીવેટીવ છે અને પછી dt અને આ બધી કરસપોનડીંગ લીમીટ ની ફરી ગણતરી કરવી પડશે અવેજી કરી ને તો હવે g હશે આ b એ બીજું કઈ ની પણ gછે તો આ રીતે આપણે નવી લીમીટ ની પણ ગણતરી કરી છે અને આપણે આ વેરીએબલ ની બદલી કરી છે dx dt ના બદલા માં પણ એ બીજા પરિબળ માં જે g નો ડેરીવેટીવ હતી તો આપણે પણ એવો જ એક ડેરીવેટીવ મળશે જયારે આપણી પાસે ઇનટેગરલ બે વેરીએબલમાં અથવા ડબલ ઇનટેગરલ માં હશે cdfgtgdt તો જો આપણી જોડે ડબલ ઇનટેગરલ હોઈ અહિયાં ∬Rfxydxdyઅને જો આપણે વેરીએબલ માં કોઈ ફેરફાર કરવો છે તો જો આવું હોઈ xuv અને yψuv તો આપણા નવા વેરીએબલ છે u અને vજુના x અને y હતા તો આપણને આ સંબંધ xuvyψuv વાપરી ને x y માંથી u vમાં આ વેરીએબલ ને ફેરવવા છે તો આપણી પાસે આ ઇનટેગરલ છે નવા રીજિયન માં એટલે એજ રીજિયન માંપણ નવા વેરીએબલ u and vતો અહી આપણે નવું નોટેશન R વાપર્યું છે અને અહિયાં આપણે x ને બદલે અને y ને બદલે વાપર્યું છે જે u v ના ફંક્શન છે સ્વાભાવિક રીતે dx dy માટે du dvપણ આ બીજા પરિબળ માટે છે તો વેરીએબલ ના કેસ માં અથવા પોલર કો ઓર્ડીનેટ ના કેસ માં તમને r dr dθ મળશેતો અહિયાં એક પરિબળ છે J અને આપણે આ સંપૂર્ણ વેલ્યુ પણ લીધી છેઆપણે આની સાબિતી માં નથી જવું તો હેવે આ J શુ છે અહિયાં તો J એક પ્રકાર નું ડેરીવેટીવ છે જેને આપણે જેકોબિયન કહીએ છે તો અહિયાં x yજેકોબિયનએ u અને v ના સંદર્ભ માં છે જેને આપણે ડીટરમીનન્ટ ના સ્વરૂપ માં શોધ્યું છેતો x નું u ના સંદર્ભ માં પ્રથમ ટર્મ માં પાર્શિઅલ ડીટરમીનન્ટઅહિયાં x નું v ના સંદર્ભ માં પાર્શિઅલ ડીટરમીનન્ટઅને પછી y નું u ના સંદર્ભ માં અને પછી y નું vના સંદર્ભ માં પાર્શિઅલ ડીટરમીનન્ટ Jxyuv∂x∂u ∂x∂v ∂y∂u ∂y∂v અને અહિયાં આ J ટર્મ છે અને અને આપણે આની ગણતરી કરશું અને સંપૂર્ણ વેલ્યુ ઇનટેગરલ માં જશે du dvસાથેએ અહિયાં મહત્વ નો મુદ્દો છે અને પછી છે અહી Rની લીમીટ એજ રીજિયન માંપણ હવે આપણે u અને vપર ગણતરી કરવી પડશે એટલે હવે લીમીટ નવા વેરીએબલ u અને vને અનુસરશે તો હવે આપણે ગણતરી કરીએ અથવા જુના x yવેરીએબલ ને યોગ્ય જગ્યા પર મુકીએ કારણ કે ઇનટેગ્રાંડ પર આધાર રાખીને અથવા r રીજિયન પર આપણી જોડે બીજો યોગ્ય બદલ હોઈજે ઇનટેગરલ નું મૂલ્યાંકન સહેલું કરે છે તો જો આપણે એક કેસ જોઈએ કે આપણે પોલર રૂપ માં મૂકશું તો શુ થશેએટલે x બરાબર rcos અને y બરાબર rsin તો એ કેસ માં x થશે rcos અને y થશે rsin જો અહિયાં આપણે જેકોબિયન ગણીએ તો J∂x∂r ∂x∂θ ∂y∂r ∂y∂θ cos rsin sin r તો આપણી જોડે આ ડીટરમીનંટ ની વેલ્યુ છે rઅને હવે આપણે આ ઇનટેગરલ ને બદલી શકશું કાઅર્તેસિયન કો ઓર્ડીનેટ થી પોલર કો ઓર્ડીનેટ માં અને જે આપણે આગળ ના લેકચર માં ચર્ચા કરી ચુક્યા છે કે આપણે xrcos અને yrsin નો બદલ મુકવો પડશે અને પછી dx dy ને બદલે rdrdθઅને પછી આ રીજિયન R થશે Rજેનું પોલર કો ઓર્ડીનેટ r અનેના રૂપ માં વર્ણન કરશું ∬Rfxydxdy∬Rf rdrdθ તો હવે આપણે દાખલા જોઈ શકીએ હવે આપણે એક સ્ફીઅર ના અષ્ટ નો કદ જોશું જેની રેડીઅસ a છેઅહિયાં આપણે સ્ફીઅર નો વપરાશ કરીએ છે આપણ ને સ્ફીઅર નું ઇક્વેશન ખબર છે જે છે z નો વર્ગ x2y2ના રૂપ માં મળશે તો આ લીમીટ આપણે આરામ થી ગણી શકીએ છેઅને અહી આપણી સર્ફેસ સ્ફીઅર દ્વારા આપવામાં આવી છે તો આપણી પાસે ઇનટેગરલ આ કદ ના રૂપ માં છે જે આ સ્ફીઅર માં થી આવે છે કારણ કે સ્ફીઅરનું ઇક્વેશન આ હતુંz2x2y2a2 તો z2બરાબર a2 x2 y2 આ થાય તો z અહિયાં પ્લસ હશે કારણ કે અહી આપણે માત્ર એક ઓક્ટેનની વાત કરી રહ્યા છે તો આ સર્ફેસ છે તો આ ઇનતેગ્રાંડ છે a2 x2 y2 અને પછી આ રીજિયન પર dx dyછે Sa2 x2 y2dxdy તો R એ રેડીઅસ છે સર્ક્યુલર ડિસ્ક ની તો આ સર્ક્યુલર ડિસ્કના પેહલા ચતુર્થાંશ માં છેx2y2a2 તો આ સર્ક્યુલર ડિસ્કના પેહલા ચતુર્થાંશ માં છે અને આપણી પાસે આ ડોમેન છે ઇનટેગરલ માટે અને જો આપણે હવે બદલીએ કારણ કે આ કાઅર્તેસિયન કો ઓર્ડીનેટ પર મૂલ્યાંકન ગણું મુશ્કેલ છે કારણ કે ઇનતેગ્રાંડ પણ મુશ્કેલ છે અને પછી છે આ લીમીટ અને પછી આ વર્ગ મૂળ આવશે સર્ક્યુલર ડિસ્ક ના કારણે અને બધી ગણતરી મુશ્કેલ થઇ જશે પણ જો આપણે પોલર કો ઓર્ડીનેટ ને આમાં ફેરવીએ xrcos અને yrsin જે આપણે આગળ Jr માં જોયું છે તો આ વધારા નો પરિબળ જે drdθસાથે આવ્યો છે અને પછી આપનો વિચાર છે કે આપણે તેને a2 x2y2 માં બદલી દેશું તો a2 r2 બની જશે અને પછી આપણી પાસે આ જેકોબેઅન ટર્મ છે rdrdθસાથે તો હવે આપણે ઇનટેગરલ ને r θમાં ફેરવી દીધું છેઅને આ વધારાનો પરિબળ r આવ્યો છે અને પછી આ drdθ છે આપણી જોડે Ra2 r2rdrdθRa2 r2rdrdθ θ02r0aa2 r2rdrdθ 2 1223a2 r232 |0a 6a3 બીજો દાખલો Sey xyxdxdyજ્યાં આપણે સબસ્ટીટ્યુશન નો ઉપયોગ કરી શકીએ છે જેમ અહિયાં ey xyx આપ્યું છે અને આ રીજિયન s જે આ બે કો ઓર્ડીનેટ એક્ષિસ દ્વારા આવરી લેવાયું છેx એક્ષિસ અને yએક્ષિસ અને પછી આપણી જોડે આ લીટી છે xy2તો આ એ રીજિયન છે જ્યાં આપણે ey xyxફંક્શન ને ઇનટીગ્રેટ કરીએ છે તો અહિયાં જે યોગ્ય સબસ્ટીટ્યુશન આ લાગે છે y xઅને x તો આપણે એ વેલ્યુ મુકીએ અનેy xને એક નવું નામ આપીએ અને yxને પણ તો ઇનટેગરલનું મૂલ્યાંકનકરવું સહેલું થઇ જશે તો આપણે વેરીએબલ ને y xu અને yxv માં થી બદલી કાઢ્યું અને હવે આ બે માં થી આપણે x અને y ની ગણતરી u અને v ના રૂપ માં કરી શકીએ છે દાખલા તરીકે xv u2yvu2અને આપણે x અને y ની ગણતરી u અને v ના રૂપ માં કરી અને આપણે જેકોબિયન ટર્મ મેળવી શકીએ કારણ કે નવા વેરીએબલ માં નવા ઇનટેગરલ માં પરિવર્તન કરવામાં એની જરૂર પડશે તો અહિયાં આ xyuvઆપણે ગણતરી કરવી પડશે xyuv 12 12 12 12 14 14 12 તો આ કેસ માં જેકોબિયન ની વેલ્યુ 12થશે તો હવે વેરીએબલ માં બદલાવ હવે આપણે નવા વેરીએબલ u અનેvને કરસપોનડીંગ નવા ડોમેન જોવા પડશે તો u અને v માટે નું ડોમેન એ સપાટ હશે કારણ કે આ લીટી x એ અહિયાં 0 છે અને અહિયાં yબરાબર 0 છે અને આપણી પાસે આ લીટી છે જ axy2તો હવે આપણે u અનેv વેરીએબલ ના સંદર્ભ માં નવો ડોમેન જોવો પડશે તો x અહિયાં છે 0 અને v બરાબર u છે તો આ રીજિયન હવે ઇનટીગ્રેશન કરવા માટે આપણા માટે નવી છે તો હવે આપણે નવી લીમીટ નું મૂલ્યાંકનઆ નવા રીજિયન ના આધારે u and v ના રૂપ માં કરી શકીએ તો યાદ રાખો જેકોબિયન 12હતો અને આપણે આ ઇનટેગરલ Sey xyxdxdyની ગણતરી કરશુંઆપણું સબસ્ટીટ્યુશન y xuઅને yxv છે અને આ v અને u ના રૂપ માં નવું ડોમેન છે તો આ ઇનટેગરલ હોવાથી હવે આપણે ઘાતાંકીય પાવરu અને v ને સબસ્ટીટ્યુટ કરી શકીએ So Sey xyxdxdyTeuv12dudv 12v02u vveuvdudv 1202ve 1edv e 1e તો હવે બીજો દાખલો જોઈએ જેમાં આપણે 01x2x x2x2y2dydx ને ઇનટીગ્રેટ કરશું બે પોલર કો ઓર્ડીનેટ બદલી ને અને આ થશે જ કારણ કે આ ઇનટેગ્રાન્ડ પણ આ બદલાવ ને સપોર્ટ કરે છે કે તે મદદ કરશે અને જ્યાં સર્કલ છે ત્યાં પણ

તો આ રીજિયન નું ઇનટીગ્રેશન આ ઇનટેગરલ નું yxy2x x2x0 અને x1 દ્વારા આપવામાં આવ્યુ છે આ રીજિયન ને આવરી લેવાયુ છેતો x થી સર્કલ સુધીતો આ ઇનટીગ્રેશન નું રીજિયન છે જે આપણે અહી વાપરી રહ્યા છે અને આ હવે આપણે પોલર કો ઓર્ડીનેટ ની મદદ થી આવરી લેશું તો સર્કલ નું પોલર ઇક્વેશન rcos 12r2 1તો આ આવું થશે r2 2rcos 0 તો અહિયાં આ સર્કલ છે r2cos તો r ની લીમીટ સાફ દેખાઈ છે જે 0 થી 2cos ની વચ્ચે છે તો ઇનટેગરલ જે 01x2x x2x2y2dydx હતું તેને હવે r ના વર્ગ માં ફેરવશુંθ42r02cos r2rdrdθજે હવે આરામ થી ગણી શકશે θ42r02cos r2rdrdθ42r4402cos dθ424 dθ 422 2dθ421cos 2θ 2dθ4212θ2cos 2θ dθ 421121cos 4θ 2cos 2θ dθ183π 8 જે છેલ્લો દાખ્લો આપણે ગણશુ તે આ ઇનટેગરલ નું ∬Rx2y2dxdy પોલર કો ઓર્ડીનેટ માં બદલી ને અને આ R રીજિયન xy પ્લેન આ સર્કલ દ્વારા આવરી લેવાયો છે x2y24 અને x2y29 તો હવે આપણી પાસે બે રેડીઅસ વારા બે સર્કલ છે x2y24 x2y29 એક ની રેડીઅસ 2 અને એક ની 3 છે અને હવે આપણે આ રીજિયન ની ગણતરી કરવી છે અને આમાં પણ પોલર કો ઓર્ડીનેટ માં બદલી ને જે આપણને ઇનટેગ્રાંડ ના કારણે મદદ કરશે અને આ રીજિયન ના કારણે પણ જે આ બે સર્કલ દ્વારા આવરી લેવાયું છે તો પોલર કો ઓર્ડીનેટ માં બદલી ને હવે આ બૌ સહેલું થઇ ગયું છે લીમીટ મેળવવું xrcos yrsin Jrમુકીને હવે આ ઇનટેગરલ આવું થશે I02π23rrdrdθ02πr3323dθ 27 832π383 તો જે હવે આપણે જોયું એ વેરીએબલ નો બદલાવ એ ગણું મહત્વ નું છે ડબલ ઇનટેગરલ અને પોલર કો ઓર્ડીનેટ માં બદલાવ કરવાના કેસ મા અને આપણે બીજા કેસ પણ જોયા છે જ્યાં બે જુદા જુદા વેરીએબલ્સ સબસ્ટીટ્યુટ કરીને ઇન્ટિગ્રલનું ડોમેન સરળ અને ઇન્ટિગ્રેન્ડ પણ સરળ બને છે તો આ અમુક રેફરન્સ છે જેનો ઉપયોગ આ લેકચર તૈયાર કરવા માટે થયો છે